આ વ્યાખ્યાનમાં આપણે આઇઓટીમાં નેટવર્કિંગના મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે કનેક્ટિવિટીનાં મુદ્દાઓ પર ધ્યાન આપ્યું પડકારો શું છે કયા ઉપાય ઉપલબ્ધ છે નેટવર્કિંગના દૃષ્ટિકોણથી આપણે IOT સિસ્ટમો સ્થાપિત કરવાના અન્ય પાસાંઓ પર ધ્યાન આપીશું ત્યાં ધ્યાન આપવાના હેતુસર ફરીથી ઉકેલો કયા છે તે શોધીશું સામાન્ય રીતે નેટવર્ક માં સ્રોત ડેટા સ્રોત અથવા બહુવિધ ડેટા સ્રોતોનો સમાવેશ થાય છે જેમાં સેન્સર સામાન્ય રીતે સેન્સર આરએફઆઈડી હોય છે જે ડેટા એકઠા કરે છે અને ભૌતિક વાતાવરણ સાથે સંપર્ક કરે છે અને પછી ડેટા આગળની પ્રક્રિયા માટે બીજે મોકલવામાં આવે છે પ્રક્રિયાના આધારે ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે કેટલીક સિસ્ટમ કાર્યરત કરવામાં આવે ત્યાં એકચ્યુએટર અમલમાં મુકાય છે અથવા ન પણ હોઈ શકે અથવા સિસ્ટમ સાથે સંકળાયેલ કોઈપણ એકચ્યુએશન ક્રિયા હોઈ શકે નહીં આ બંને પ્રકારો આપણે પાછલા વ્યાખ્યાનોમાં જોયા છે નેટવર્ક દૃષ્ટિકોણથી નેટવર્ક કેવી રીતે સેટ કરવું તે ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ આઇઓટી ડિવાઇસીસમાં ખૂબ ઓછી પ્રોસેસિંગ પાવર હશે તેઓ કદમાં ખૂબ જ નાના હોય છે ઉર્જાની મર્યાદાઓ સામાન્ય રીતે બેટરી સંચાલિત નાના કદને કારણે ઉપયોગમાં લેવામાં આવતી બેટરીઓ પણ ઓછી હોય છે અને બેટરીઓની ઇલેક્ટ્રોકેમિકલ મર્યાદાને કારણે આ બેટરીઓનું જીવનકાળ ખૂબ મર્યાદિત રહેશે તેથી તમારી પાસે હાર્ડવેર સોફ્ટવેર અને એલ્ગોરિધમિક સ્તરે ઉકેલો હોવાની જરૂર છે જે ખૂબ ઓછી શક્તિનો વપરાશ કરશે નેટવર્ક દૃષ્ટિકોણથી ખાસ કરીને આપણે સિસ્ટમો પ્રોટોકોલ્સ સોલ્યુશન્સ એલ્ગોરિધમ્સની જરૂર છે જે અત્યંત ઓછી ઉર્જા લેશે આઇઓટી ઉપકરણો ઉર્જાની મર્યાદા છે તેઓ કદમાં નાના છે અને ખૂબ જ મર્યાદિત પ્રોસેસિંગ પાવર ધરાવે છે તેથી નેટવર્ક પ્રોટોકોલ કે જે આઇઓટીના ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે તે આ અવરોધોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે આ નેટવર્ક્સ સામાન્ય રીતે ખૂબ જ ઓછા થ્રુપુટને સમર્થન આપે છે તેમને પેકેટ ખોટ છે આ નેટવર્ક્સ સામાન્ય રીતે ખૂબ ઘોંઘાટીયા વાતાવરણમાં કાર્ય કરે છે તેમાં ઘણી બધી દખલ થાય છે પરિણામે પેકેટનું નુકસાન પણ વધારે થાય છે આ નેટવર્ક્સ પાસે નાનો ઉપયોગી પેલોડ કદ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં આ નેટવર્ક્સ તેમની ટોપોલોજીમાં વારંવાર થતા ફેરફારોની વર્તણૂક પણ દર્શાવે છે તેથી તે એક અત્યંત મર્યાદિત ગતિશીલ પ્રકારનું દૃશ્ય છે અને આ સિસ્ટમોમાં નેટવર્કિંગ સોલ્યુશન્સ મેળવવા એ એક મોટો પડકાર છે તેથી રોજિદું ક્લાસિકલ ઇન્ટરનેટ જેનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ કે જે TCP IP પર આધારિત છે તે ક્લાસિકલ ઇન્ટરનેટ આ નિયંત્રિત આઇઓટી ઉપકરણો માટે નથી સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી પડકારોને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે એક્સેસના સંદર્ભમાં આપણી પાસે પડકારો છે આ નેટવર્ક્સમાં વિશિષ્ટ એક્સેસ આ નેટવર્ક્સ દ્વારા હેટેરોજેનેઓસ ટ્રાફિક વહે છે નેટવર્ક કાર્યરત ઉપકરણો વિક્રેતાઓ વિશિષ્ટતાઓ ધોરણો પ્રોટોકોલ્સમાં વિશિષ્ટતા છે જેનો ઉપયોગ નેટવર્કમાં કાર્યરત આ ઉપકરણો દ્વારા કરવામાં આવે છે બધી બાબતોમાં આ અવરોધ છે આઇઓટી વિશે વિચારવું એટલે આપણે વૃક્ષ વિશે વિચારવા જેવું છે તેથી આ સાદ્રશ્ય તે સ્ત્રોત પરથી લેવામાં આવ્યું છે જે સ્લાઇડ પર આપવામાં આવ્યું છે ઝાડમાં મૂળ થડ અને પાંદડાઓ હોય છે સ્માર્ટ હેલ્થ કેર સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સ્માર્ટ સિટીઝ સ્માર્ટ એનર્જી સ્માર્ટ રિટેલ સ્માર્ટ હોમ સ્માર્ટ શહેરો જેવા વિવિધ આઇઓટી એપ્લિકેશન આ બધી સ્માર્ટ વસ્તુઓ જેની આપણે આઈઓટીના સંદર્ભમાં વાત કરીએ છીએ તે ઝાડના પાંદડાઓ સમાન છે ઝાડની તળિયે આ મૂળ છે આ મૂળ સંદેશાવ્યવહાર પ્રોટોકોલ અને ઉપકરણ ટેકનોલોજી જેવા છે તેથી આ પ્રોટોકોલ્સ અને ડિવાઇસ ટેકનોલોજી વૃક્ષોના મૂળ જેવા છે બ્લૂટૂથ ઝિગબી ઝેડ વેવ વાઇ ફાઇ સેન્સર અને એક્ટ્યુએટર્સ જેવી ટેકનોલોજીઓ એ વૃક્ષના જુદા જુદા મૂળ છે આઇઓટી એપ્લિકેશનોને ખૂબ જ ટોચ પરના પાંદડા જેવા અને પ્રોટોકોલ ટેકનોલોજી કે જે મૂળ જેવા મૂળ મેં હમણાં જ ઉલ્લેખ કર્યા છે આપણો ઉદ્દેશ એ યોગ્ય થડ સાથે આવવાનો છે કે જે આ એપ્લિકેશનોને ટેકો આપશે અને ઝાડના મૂળ સાથે વ્યવસ્થિત જોડી શકાય થડ મૂળભૂત રીતે આઇઓટીનું આર્કિટેક્ચરલ સંદર્ભ મોડેલ છે જે આઈઓટીનું આર્મ મોડેલ છે તેથી એકંદરે ઓપ્ટિમાઇઝેશન પ્રકારના દૃષ્ટિકોણથી ધ્યેય કહી શકાય કે આપણે ન્યૂનતમ મૂળિયાના સમૂહની પસંદ કરવાની જરૂર છે અને સંભવિત થડ ની દરખાસ્ત કરો જે પાંદડાઓનો મહત્તમ સમૂહ બનાવટને સક્ષમ કરે છે આ એકંદર ઉદ્દેશની જેમ વિચારી શકાય છે જે મૂળભૂત રીતે ઓપ્ટિમાઇઝેશન ઉદ્દેશ છે આઇઓટી નોન આઇપી આધારિત ઉકેલો જે વિક્રેતા વિશિષ્ટ ઉકેલોની હોય છે અથવા આપણે આઇઇટીએફ પ્રોટોકોલ્સના આધારે આઇપી આધારિત સોલ્યુશન્સનો ઉપયોગ કરવાનું વિચારી શકીએ છીએ તેનાથી વિપરિત આઇઇટીએફ આઇપી આધારિત ઉકેલો જ્યાં આઇઓટીને ટેકો આપવા માટે જુદી જુદી પહેલ કરવામાં આવી છે 6LoWPAN જે LoWPAN ઉપર IPv6 વિશે વાત કરે છે જે લો પાવર વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક છે જેમ રહે છે માલિકીની ઓફર કરે છે તેથી IPv6 ઓવર 6LoWPAN એ એક એવી તકનીક છે આવો જ એક પ્રોટોકોલ જેના પર વિશિષ્ટ 6LoWPAN કાર્યકારી જૂથ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે ત્યાં અન્ય કાર્યકારી જૂથો પણ છે જે ઇન્ટરનેટ પર આઇઓટી આવશ્યકતાઓના અનુકૂલન વિશે વાત કરે છે ROLL મૂળભૂત રીતે ઓછી પાવર લોસી નેટવર્ક પર રૂટ કરે છે કોર આરામદાયક વાતાવરણ છે જુદા જુદા કાર્યકારી જૂથો છે જેમ કે આઇ એટલે કે હાલનું ઇન્ટરનેટ ઉપર આઇ નો ટેકો મેળવવા માટે વિવિધ વિવિધ પહેલ કરવામાં આવી છે વિવિધ સેન્સર સિસ્ટમ્સ ઉકેલો માટે વિવિધ માલિકીનો પ્રોટોકોલ સ્ટેકનો ઉપયોગ કરી શકે છે બીજી બાજુ વિવિધ ઉપકરણો જેવા કે લેપટોપ ડેસ્કટોપ પીડીએ અને બીજા ઘણા જે સામાન્ય રીતે હાલના માળખામાં ઇન્ટરનેટના હાલના ટીસીપી આઈપી પ્રોટોકોલ સ્ટેકનો ઉપયોગ કરે છે આપણે એવા સમાધાન સાથે આવવાની જરૂર છે જે ઇન્ટરનેટના હાલના માળખામાં આ માલિકીના ઉકેલોને બંધબેસશે જે લેપટોપ પીડીએ અને અન્ય વિવિધ વાયરલેસ ડિવાઇસેસને સપોર્ટ કરી રહ્યું છે આ સર્વગ્રાહી માળખું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ આ નોન આઇપી આધારિત ઉકેલોનો ખામી એ અંતિમ વપરાશકર્તાઓ માટે મર્યાદિત સુગમતા છે આ વેચનાર વિશિષ્ટ એપીઆઇનાં છે તેથી અંતિમ વપરાશકર્તાઓ માટે મર્યાદિત સુગમતા છે આંતરવ્યવહારિકતાની દ્રષ્ટિએ વેન્ડર વિશિષ્ટ સેન્સર છે વિક્રેતા વિશિષ્ટ ગેટવે તમે જાણો છો કે તે કેટલાક સેન્સર ગાંઠો જેવું છે કેટલાક આઇઓટી ડિવાઇસેસ એક વિક્રેતાની વિશિષ્ટ ભાષા પસંદ કરે છે ચાલો આપણે કહીએ કે કોઈ અંગ્રેજી બોલે છે કોઈ ફ્રેન્ચ બોલે છે કોઈ હિન્દી બોલે છે તેઓ એકબીજા સાથે કેવી રીતે વાત કરી શકે છે ત્યાં કોઈ સામાન્ય ભાષા નથી તેમની વચ્ચે કોઈ આંતરવ્યવહારિકતા નથી તેથી આ પ્રકારની વિભિન્નતાને જીતવા માટે તમારી પાસે એક સામાન્ય માળખું હોવું જરૂરી છે જે આ વિભિન્ન ઉપકરણોને જુદા જુદા માલિકી ધોરણો એકબીજા સાથે વાત કરશે આંતરવ્યવહારિકતા એ આ મુદ્દો છે જે વિભિન્નતાના આ પડકારને વિવિધ બાબતોમાં જીતવાની વાત કરે છે કારણ કે આ એવા મોડેલો નથી કે જેનું કદ વધારવામાં આવે જેથી સ્કેલેબિલીટી જાળવી શકાય એક એવું આઈપી સ્કેલેબલ સોલ્યુશન છે આ માલિકીના વિક્રેતા વિશિષ્ટ ઉકેલોથી વિપરીત જે બિન સ્કેલેબલ છે તેથી આપણી પાસે જુદા જુદા આઇપી આધારિત સોલ્યુશન્સ છે અને સામાન્ય રીતે આઇઇટીએફ દ્વારા વિવિધ પહેલને અનુસરે છે 6LowPAN રોલ અને કોર 3 વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે IPv6 હેડર કોમ્પ્રેશન એન્કેપ્સ્યુલેશન વિશે વાત કરે છે આ IEEE 802 4 આધારિત નેટવર્ક્સ પર નેટવર્ક લેયરમાંથી IPv6 પેકેટને ટ્રાન્સમિટ કરવાની મંજૂરી આપવા માટે ROLL એ એક નવા પ્રકારનો રૂટીંગ પ્રોટોકોલ છે જેનો ઉપયોગ આઈઓટી આધારિત એપ્લિકેશનો માટે થઈ શકે છે નિયંત્રિત રેસ્ટફૂલ એન્વાયર્નમેન્ટ આઇઓટી ડિવાઇસીસના એકીકરણને નેટવર્કથી સર્વિસ લેવલ સુધી લંબાવે છે અને આ ખૂબ જ જરૂરી છે તે એક મહત્વપૂર્ણ વસ્તુ છે સેવા સ્તર ખાસ કરીને નેટવર્ક્સ વિશે આઇઓટીના સંદર્ભમાં આ નેટવર્કથી ડેટા એકત્રિત કરો કોર એ ખૂબ જ નિર્ણાયક છે અને આઈઓટી સમુદાયમાં એક આકર્ષણ છે આપણી પાસે જુદા જુદા આઇઓટી ઉપકરણો છે જે વસ્તુઓ છે અને આ વસ્તુઓ સેન્સર સક્ષમ સેન્સર આધારિત આ આઇઓટી આધારિત છે આઇઓટી આધારિત વસ્તુઓ સેન્સર સક્ષમ છે આ ડેટા આ વસ્તુઓમાંથી એકત્રિત કરવામાં આવે છે જે વિવિધ સેન્સરથી સજ્જ હોય છે આ લોકલ એરિયા નેટવર્ક જેવી વસ્તુ દ્વારા ડેટા એકત્રિત કરે છે ઇન્ટરનેટ દ્વારા પાછળના અંત સુધી ડેટા પાછળના અંતમાં સર્વરો જેવા તમામ પ્રકારના પ્રોસેસર હશે તમારી પાસે ક્લાઉડ વગેરે સહિતના સંગ્રહ ઉપકરણો હશે આધુનિક સંદર્ભમાં સ્ટોરેજ પર પ્રક્રિયા કરવા માટે ક્લાઉડ આધારિત સેવાઓ આ નેટવર્ક અને અનુરૂપ પ્રોટોકોલ આર્કિટેક્ચર અને ઉકેલોના અન્ય પાસાઓ છે જેને આપણે નોંધપાત્ર વિગતવાર સમજવાની જરૂર છે તેથી અહીં આ વ્યાખ્યાનમાં આપણે તમને ફક્ત નેટવર્કિંગ પાસાઓની એકંદર ખ્યાલ વિશે રજૂ કરી રહ્યા છીએ હાલના ઇન્ટરનેટ પર આઇઓટીને ટેકો આપવા માટે વિવિધ આઇઇટીએફ પહેલ છે ચાલો આપણે CoRE વિશે વાત કરીએ જે કોન્સ્ટ્રેનેડ રેસ્ટફુલ એન્વિરોન્મેન્ટ્સ છે REST એ એક ટૂંકું નામ છે કોર એ આઇઓટી ઉપકરણોના નિયંત્રિત અને આઇઓટી વાતાવરણ માટે ઉપયોગી માટેના કાર્યક્રમો માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ માળખું સેન્સર્સ એક્ટ્યુએટર સંસાધનો અને વેબ સંસાધનો જુએ છે આ માળખું ફક્ત એપ્લિકેશનો સુધી મર્યાદિત છે જે મૂળભૂત સેન્સરનું નિરીક્ષણ કરે છે અને કાર્યકારીની દેખરેખ રાખે છે CoAPમાં સર્વિસ ડિસ્કવરી માટેનું મિકેનિઝમ શામેલ છે અને આ સર્વિસ ડિસ્કવરી તેને ખૂબ જ રસપ્રદ બનાવે છે કોર ડિવાઇસેસ એ મિનિ વેબ સર્વર્સ છે જે તેમના સંસાધનોને સ્રોત ડિરેક્ટરી અને નોંધણી ઇન્ટરફેસમાં નોંધણી કરે છે રિસોર્સ ડિરેક્ટરી એ લોજિકલ નેટવર્ક નોડ છે જે આઇઓટી ડિવાઇસેસના ચોક્કસ સેટ વિશેની માહિતી સ્ટોર કરે છે કોઈપણ લોજિકલ આઇઓટી નોડમાં આઇઓટી ઉપકરણોના સમૂહ વિશેની માહિતી સ્ટોર કરે છે નોંધણી ઇન્ટરફેસ બીજી તરફ આરામ આધારિત પ્રોટોકોલને સપોર્ટ કરે છે આરઇએસટી આર્કિટેક્ચરનું પૂર્ણ સ્વરૂપ રિપ્રેસેંટેશનલ સ્ટેટ ટ્રાન્સફર આર્કિટેક્ચર છે જે હાલના ઇન્ટરનેટ માટે http જેવા પ્રોટોકોલ્સને સપોર્ટ કરે છે આઇઓટી માટે રેસ્ટની સમકક્ષ જે કોપ છે આપણે થોડી વિગતવાર વધુ વિગતવાર વાત કરીશું આઇઓટી ક્લાયંટ આઇઓટી ડિવાઇસેસની શોધ માટે લુકઅપ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે હવે બધું બરાબર છે નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ તે પછી શું નેટવર્ક સેવાની ગુણવત્તાની બાંયધરી આપી શકે છે અથવા સેવાની ગુણવત્તાના ઓછામાં ઓછા કેટલાક સ્વીકાર્ય સ્તરો છે કે નહીં આઇઓટી નેટવર્કની સર્વિસની ગુણવત્તા આઇઓટી ડિવાઇસીસ દ્વારા પેદા થતા વિષમ ટ્રાફિકને નિયંત્રિત કરીને આઇઓટી એપ્લિકેશનને વિવિધ સપાટીઓ આપવાની વાત કરે છે આઇઓટી નેટવર્ક્સ માટે ક્યુઓએસ નીતિઓમાં સંસાધન ઉપયોગ ડેટા સમયસૂચિ ડેટા પ્રાપ્યતા અને ડેટા વિતરણ શામેલ છે આ 4 જુદા જુદા લક્ષણો છે જે ક્યુઓએસના સંદર્ભમાં અને આઇઓટી નેટવર્ક માટે ક્યુઓએસને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય વિચારણાના છે સ્રોતનો ઉપયોગ એ પ્રથમ છે તે ડેટા રીસેપ્શન અને ટ્રાન્સમિશન માટે સ્ટોરેજ અને બેન્ડવિડ્થ પર નિયંત્રણની કલ્પના વિશે વાત કરે છે નેટવર્ક્સના સંદર્ભમાં સંસાધનોનો અર્થ વિવિધ વસ્તુઓ જેવી કે સ્ટોરેજ બેન્ડવિડ્થ વગેરે રિસેપ્શન અને ટ્રાન્સમિશન માટે સ્ટોરેજ અને બેન્ડવિડ્થ જેવા આ સંસાધનો પરનું નિયંત્રણ એક એવી વસ્તુ છે જેને ક્યુઓએસ માપદંડ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ સ્રોત ઉપયોગ માટે ક્યુઓએસ નીતિઓમાં સંસાધન મર્યાદા નીતિ શામેલ છે જે સંદેશ બફરિંગના જથ્થાને નિયંત્રિત કરે છે અને આ મેમરી મર્યાદા આઇઓટી ઉપકરણો માટે ઉપયોગી છે બીજી એક સ્રોત ઉપયોગ માટે ક્યુઓએસ નીતિ છે ટાઇમ ફિલ્ટર નીતિ જે ડેટા નમૂનાના દરને નિયંત્રિત કરે છે અને બફર ઓવરફ્લોને ટાળવા માટે આંતર આગમન સમય વિશે વાત કરે છે આ નેટવર્ક બેન્ડવિડ્થ મેમરી અને પ્રોસેસિંગ પાવર પરના નિયંત્રણ વિશે વાત કરે છે સમયસરતા એ બીજું લક્ષણ એ ચોક્કસ માહિતીની તાજગીનું માપન છે જ્યારે તે રીસીવરના અંતે પ્રાપ્ત થાય છે સ્રોતમાંથી જે ડેટા સેન્સ કરવામાં આવે છે તે રીસીવરને મોકલવામાં આવે છે જે તેને પ્રાપ્ત થાય છે પરંતુ પછી જ્યારે તે રીસીવર પર પ્રાપ્ત થાય છે ત્યારે તે ડેટા કેટલો તાજો છે અને આ ખાસ કરીને એપ્લિકેશનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે જ્યાં સલામતીની જટિલતા જ્યાં વાસ્તવિક સમયની આવશ્યકતાઓ હોય છે ઉદાહરણ તરીકે હાર્ટ એટેક આવતા દર્દીની હેલ્થકેર QoS માપવા માપદંડ જેમ કે રીસીવરના અંતે પ્રાપ્ત થયેલ ડેટા પ્રાપ્તકર્તા પાસેથી મળેલા ડેટા ના આધારે તે શોધી શકાય છે કે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા છે ડેટા પેકેટમાં તે માહિતી છે કે નહીં શું તે ડેટા પર્યાપ્ત છે કે નહીં માહિતી તાજી છે ડેટા સમયસર પ્રાપ્ત થયો છે કે નહીં આમાંની ઘણી એપ્લિકેશનોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે આઇઓટી નેટવર્ક્સ માટે ડેટા સમયનિર્ધારણ નીતિઓમાં ડેડલાઇન નીતિ શામેલ છે તેનો અર્થ એ કે ડેટાનો મહત્તમ આંતર આગમન સમય મહત્તમ આંતર આગમન સમય કેટલો છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નીતિવિચારણા છે બીજી નીતિ વિચારણા એ લેટન્સી બજેટ પોલિસી વિચારણા છે જે ડેટા ટ્રાન્સમિશન અને સ્ત્રોત અંતથી રીસીવર અંત સુધી રિસેપ્શન વચ્ચેનો મહત્તમ સમયનો તફાવત છે તેથી ડેટા સમયસરતા માટે આ બે અલગ અલગ બાબતો છે આગળનું લક્ષણ એ ડેટા પ્રાપ્યતા છે જેમ કે આ નામ સૂચવે છે માન્ય ડેટાની રકમનું માપન જે મોકલનાર અથવા ઉત્પાદક દ્વારા પ્રાપ્તકર્તા અથવા ગ્રાહકને પૂરું પાડવામાં આવ્યું છે આઇઓટી નેટવર્ક્સમાં ડેટા પ્રાપ્યતા માટે ક્યુઓએસ નીતિઓમાં ટકાઉપણું નીતિ જીવનકાળની નીતિ અને ઇતિહાસ નીતિ શામેલ છે આ અંગ્રેજી શબ્દ સૂચવે છે તેમ ટકાઉપણું પ્રેષક દ્વારા પ્રસારિત કરેલા ડેટા પરસ્ટિન્સન્સની data persistence ડેટાની દ્રઢતા ડિગ્રીનું નિયંત્રણ છે ડેટા પર્સિસ્ટન્સ persistence દ્રઢતા મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ કે સેન્ડર પ્રેષક અનુપલબ્ધ ના હોવા છતાં પણ રીસીવરને ડેટાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવું રીસીવર પર ડેટાની પર્સિસ્ટન્સ એ ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા ડ્યુરેબીલીટી durability ટકાઉપણું નીતિ છે લાઈફૃસપૅન આયુષ્યમાનજીવનકાળ નીતિ તે સમયગાળાના નિયંત્રણ વિશે વાત કરે છે જેના માટે પ્રસારિત ડેટા માન્ય રહેશે નેટવર્ક દ્વારા જે ડેટાને સેન્સ્ડ સંવેદના કરવામાં આવી છે અને સર્કર્ક્યુલેટેડ circulated પ્રસારિત તેનો ફેલાવો કરવામાં આવે છે તે કેટલો સમય સરવાઇવ ટકી રહેવાનો છે કેટલો સમય જીવશે આ એક લાઈફૃસપૅન આજીવન નીતિ છે ઇતિહાસ નીતિ ડેટા પર ઉપલબ્ધ અગાઉના ડેટા ઉદાહરણોની સંખ્યાને નિયંત્રિત કરવાની છે ડેટાના ઇતિહાસમાં આવા કેટલા દાખલાઓ રીસીવર પ્રાપ્તકર્તાને ઉપલબ્ધ છે ડેટા ડિલિવરી એ છેલ્લી છે જે સેન્ડર થી રીસીવર પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી વિશ્વસનીય ડેટાના સફળ પ્રાપ્તિને માપે છે ડેટા ડિલિવરી માટે ક્યુઓએસ નીતિઓમાં રીલાયેબીલિટી વિશ્વસનીયતા નીતિ છે જે ડેટા વિતરણ અને પરિવહન પ્રાયોરીટી અગ્રતા સાથે સંકળાયેલ રીલાયેબીલિટી લેવલ વિશ્વસનીયતા સ્તર ના નિયંત્રણ વિશે વાત કરે છે આ તેના પ્રાયોરીટી લેવલ અગ્રતા સ્તર અનુસાર ડેટાના ટ્રાન્સમિશનને મંજૂરી આપે છે આ સાથે આપણે આઈઓટી નેટવર્કના પ્રથમ ભાગનો અંત લાવીએ છીએ આપણે આઇઓટીમાં નેટવર્કિંગના વિવિધ અન્ય પાસાંઓ સાથે આગળ વધારીશું અને તે બાબતો વિશે વાત કરતા પહેલા વિગતવાર કેટલાક અન્ય મુદ્દાઓ છે જેનો પણ વિચાર કરવો જરૂરી છે અને તે જ આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં વાત કરીશું